પહેલાં આપણે રીઅલ ટાઇમ કાર્યની વહેંચણી પર ચર્ચા કરી રહ્યા હતા શરૂઆતમાં આપણે જોયું પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલ જે એક ખૂબ જ સરળ યોજના છે જ્યાં એક નીચી પ્રાયોરિટી કાર્ય કે જેણે રિસોર્સ મેળવ્યું છેએને રિસોર્સ ની રાહ જોતા ઉચ્ચ અગ્રતા કાર્યની અગ્રતાને વારસામાં મળે છે પરંતુ તે પછી મૂળભૂત પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલમાં બે મોટી સમસ્યાઓ હતી એટલે કે ડેડલોક્સ અને ચેઇન બ્લૉકિંગ સમસ્યાને ટાળવા માટે કંઇ કર્યું ન હતું જ્યાં ઉચ્ચત્તમ પ્રાધાન્યતા કાર્યને ઘણા રિસોર્સ ની જરૂરિયાત છે દરેક રિસોર્સ માટે એ ઇન્વર્શ઼નમાંથી પસાર થાય છે હાયેસ્ટ લોકર પ્રોટોકોલમાંઉચ્ચતમ અગ્રતા કાર્ય જે તે રિસોર્સનો ઉપયોગ કરી શકે એ રીતે સીલીંગ પ્રાયોરિટી રિસોર્સને સોંપવામાં આવે છે એકવાર કોઈ કાર્ય રિસોર્સ પ્રાપ્ત કરે છે ત્યારે તેની અગ્રતા વધારીને સીલીંગ મૂલ્યની બરાબર કરવામાં આવે છે અને તેથી અન્ય કાર્યો કે જેને રિસોર્સની જરૂર નથી પરંતુ તે ઉચ્ચ અગ્રતાના છે તે બ્લોક થઈ જાય છે આ ઇન્હેરિટન્સ બ્લૉકિંગ તરીકે ઓળખાય છે આગળ હાયેસ્ટ લોકર પ્રોટોકોલ અને પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ પર ચર્ચા કરવામાં આવશે હાયેસ્ટ લોકર પ્રોટોકોલના ગુણધર્મો નીચે મુજબ છે જ્યારે કોઈ કાર્ય તેના રિસોર્સ માનો કોઈ એક રિસોર્સ મેળવે છે અને તે આગળ બ્લોક થઈ શકતો નથી હાયેસ્ટ લોકર પ્રોટોકોલ હેઠળ ચેઇન બ્લૉકિંગ થઈ શકતું નથી જો કોઈ રિસોર્સ કે જે પહેલાથી જ બીજા કાર્ય પાસે હશે તો તે કાર્યની ઉચ્ચ અગ્રતા હશે અને આમ વર્તમાન કાર્યને ચલાવવાની મંજૂરી આપી શકાશે નહીં આમ જ્યારે કોઈ કાર્ય કોઈ રિસોર્સ પ્રાપ્ત કરે છે ત્યારે તેની પ્રાધાન્યતા વધે છે ચાલો કહીએ કે કાર્યને બે રિસોર્સ R1 અને R2 ની આવશ્યકતા છે તો આ બે રિસોર્સ સાથે સંકળાયેલ સીલીંગનું મૂલ્ય આપણે ધ્યાનમાં લીધેલ કાર્ય જેટલી હોવી જોઈએ અથવા એના કરતાં વધારે હોવી જોઈએ અને ધારી રહ્યા છીએ કે કાર્યમાંથી કોઈ એક કાર્ય લોક છે કારણ કે રિસોર્સમાંથી કોઈ એક રિસોર્સ અન્ય કાર્ય દ્વારા લોક છે અથવા આ બંને રિસોર્સ અન્ય કાર્ય દ્વારા લોક કરવામાં આવે છે ચાલો આપણે ધારીએ કે આ કાર્ય માટે પ્રથમ રિસોર્સની જરૂર છે અને પછી પ્રથમ રિસોર્સ મુક્ત ન થાય ત્યાં સુધી તે બ્લોક થાય છે પરંતુ તે પછી રિસોર્સ ધરાવતું બીજું કાર્ય અને જો તેની પ્રાધાન્યતા રિસોર્સની રાહ જોતા કાર્યથી નીચે ન આવે તો રિસોર્સની સીલીંગનું મૂલ્ય તે રિસોર્સની વિનંતી કરતા કાર્ય કરતા વધારે હોવું જોઈએ તેથી તે જોવાનું સરળ છે કે હાયેસ્ટ લોકર પ્રોટોકોલ હેઠળ ચેઇન બ્લૉકિંગ થઈ શકતું નથી અને તેથી કાર્યને એક રિસોર્સ આપવામાં આવે તે પહેલાં તે જે રિસોર્સની તે વિનંતી કરે છે એ બધા રિસોર્સ ફ્રી હોવા જોઈએ અને તે હાયેસ્ટ લોકર પ્રોટોકોલમાં ચેઇન બ્લૉકિંગ થઈ શકશે નહીં ચાલો ડેડલોકના સંદર્ભમાં તેના વર્તન વિશે ચર્ચા કરીએ અને માની લઈએ કે કાર્ય T1 અને T2 એ ઘટનાઓનો સમાન ક્રમ છે જે પ્રાયોરિટી ઇન્હેરિટન્સ કિસ્સામાં થાય છે જ્યાં આપણે બતાવ્યું હતું કે ડેડલોક થાય છે અહીં સૂચનાઓનો સમાન સમૂહ ધારીનેT2 એ નીચી પ્રાધાન્યતા છે અને તે R2 ને લોક કરે છે પરંતુ એકવાર તે R2 ને લોક કરે છે T2 ની અગ્રતા ઓછામાં ઓછી T1 ની બરાબર વધી જાય છે અને તેથી T1 તૈયાર થઈ શકશે નહીં અને R1ને લોક કરવા માટે CPU મેળવી શકશે નહીં અને T2 ની અગ્રતા ઓછામાં ઓછી T1 જેટલી વધારીને અને પછી તે R2R1 ને લોક કરે છે અને ફરીથી R1R2 ને અનલોક કરે છે આમ ડેડલોક થઈ શકતો નથી અન્ય કોઈ દાખલો લેતાં અને તે જોતાં કે ડેડલોક થઈ શકતું નથી કારણ કે T 2 ની પ્રાધાન્યતા તે રિસોર્સ જેને એ લોક કરે છે એની સીલીંગ મૂલ્ય સમાન બનાવવામાં આવી છે અને જો અન્ય કાર્યોને રિસોર્સની જરૂર હોય તો તેની પ્રાથમિકતા અન્ય કાર્યની અગ્રતા જેટલી હશે અને તે અનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નને અટકાવે છે કારણ કે કાર્યની પ્રાધાન્યતા એ જેવું રિસોર્સ મેળવે છે વધારીને ઉચ્ચ વૅલ્યુ કરવામાં આવે છે જે રિસોર્સની સીલીંગ છે પરંતુ જેમ આપણે પહેલેથી જ ચર્ચા કરી છે કે ઇન્હેરિટન્સ બ્લૉકિંગ એ હાયેસ્ટ લોકર પ્રોટોકોલની મુખ્ય ખામી છે કારણ કે જ્યારે ઓછી અગ્રતા કાર્યને જ્યારે રિસોર્સ મળે છે ત્યારે તેની અગ્રતા વધારી ને ઉંચી કરી દેવામાં આવે છે આમ અન્ય ઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્યો કે જેને રિસોર્સની આવશ્યકતા નથી એ ઇન્હેરિટન્સ બ્લૉકિંગ માંથી પસાર થાય છે અને ઇન્ટર્મીડિએટ્ પ્રાયોરિટી કાર્યો તેમની ડેડ્લાઇન ચૂકી શકે છે કારણ કે ઘણા ઓછી અગ્રતા કાર્ય પ્રાયોરિટી ઇન્વર્શ઼નનો સામનો કરી શકે છે અને તેમની ડેડ્લાઇન ચૂકી શકે છે ચાલો માની લઈએ કે Use એ બધા કાર્યોનો સમૂહ છે કે જે નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ S નો ઉપયોગ કરે છે અને CTk S એ રિસોર્સ S કાર્ય Tk નો ગણતરીનો સમય છે અને તેથી કોઈ પણ કાર્ય Ti ને મહત્તમ સમય સુધી અવરોધિત કરી શકાય છે જે Tk નો S નો ઉપયોગ કરીને મહત્તમ સમય છે Tk Useમાં છે જેનો અર્થ એ છે કે આપણે કાર્ય Ti માટે મહત્તમ બ્લોકિંગ સમય ગણતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેને રિસોર્સની જરૂર નથી આપણે સૌ પ્રથમ ઓછી અગ્રતા કાર્યો અને રિસોર્સ જેનો એ ઉપયોગ કરે છે તે શોધીએ છીએ અને પછી રિસોર્સ નો ઉપયોગ કરીને મહત્તમ ગણતરીનો સમય શોધીએ છીએ તમામ નીચલી અગ્રતા કાર્યો માટે જે પ્રશ્ન ઉદ્ભવે છે તે રિસોર્સ તેમના ઉપયોગ અને મહત્તમ સમય જેના માટે તે ઉપયોગ કરે છે અને તે કાર્ય Ti માટેનો બ્લૉકિંગ સમય છે ઘણા ઓપરેટિંગ સિસ્ટમોમાં હાયેસ્ટ લોકર પ્રોટોકોલનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે પોસીક્સ સ્ટાન્ડર્ડ જ્યાં પ્રાયોરિટી લોકીંગ મ્યૂટેક્સ હાજર છે જ્યાં આપણે આ પ્રાયોરિટી p થ્રેડ પર સેટ કરી છે અને PRIO પ્રોટેક્ટ PRIO પ્રોટેક્ટ મૂળભૂત રૂપે હાયેસ્ટ લોકર પ્રોટોકોલ છે તે POSIX દ્વારા સપોર્ટેડ છે લિનક્સ હાયેસ્ટ લોકર પ્રોટોકોલને સમર્થન આપતું નથી પરંતુ અન્ય પ્રોગ્રામિંગ ભાષાઓ હાયેસ્ટ લોકર પ્રોટોકોલને સપોર્ટ કરે છેજાવા માટેનું રીઅલ ટાઇમ સ્પેસિફિકેશન પણ હાયેસ્ટ લોકર પ્રોટોકોલને સપોર્ટ કરે છે પરંતુ તેને પ્રાયોરિટી સીલીંગ ઈમ્યુલેશન કહેવામાં આવે છે ઇન્હેરિટન્સ સંબંધિત પ્રાયોરિટી ઇન્વર્શ઼ન ગંભીર સમસ્યા છે જ્યાં મધ્યવર્તી પ્રાધાન્યતા કાર્યને રિસોર્સની જરૂરિયાત નથી એ ઇન્વર્શ઼નમાંથી પસાર થાય છે અને પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ આ ખામીને મોટા પ્રમાણમાં દૂર કરે છે પહેલાં આપણે પ્રાયોરિટી ઇન્હેરિટન્સ યોજનાની અને હાયેસ્ટ લોકર પ્રોટોકોલની ખામીઓ પર ચર્ચા કરી હતી પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ જે હાયેસ્ટ લોકર પ્રોટોકોલની સુધારણા છે અને મોટાભાગની સોફિસ્ટિકેટેડ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સ પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલનો અથવા PCP નો ઉપયોગ કરે છે પરંતુ સરળ ઓપરેટિંગ સિસ્ટમ્સ PCP નો ઉપયોગ કરતી નથી કારણ કે આ યોજના હાયેસ્ટ લોકર પ્રોટોકોલમાં પ્રાયોરિટી ઇન્હેરિટન્સ કરતા વધુ જટિલ છે દરેક રિસોર્સને હાયેસ્ટ લોકર પ્રોટોકોલની જેમ પ્રાયોરિટી સીલીંગ સોંપવામાં આવે છે અને હાયેસ્ટ લોકર પ્રોટોકોલના સંદર્ભમાં મુખ્ય તફાવત એ છે કે કાર્યની પ્રાધાન્યતા રિસોર્સની સીલીંગ પ્રાયોરિટી જેટલી સમાન બની જતી નથી જ્યાં સુધી તે રિસોર્સ પ્રાપ્ત કરે પરંતુ અહીં તે ફક્ત સિસ્ટમ વેરીએબલ છે અને મૂલ્ય સીલીંગના મૂલ્ય બરાબર થઈ જાય છે એટલે કે રિસોર્સ પ્રાપ્ત કરવા પર કાર્યની પ્રાધાન્યતા બદલાતી નથી પરંતુ ફક્ત સિસ્ટમ વેરીએબલ જેનું નામ વર્તમાન સિસ્ટમ સીલીંગ છે તેનું મૂલ્ય વધે છે ઉદાહરણ તરીકે જો R એ નોન પ્રીએમ્પટેબલ રિસોર્સ છે જે ત્રણ કાર્યો T10T2 અને T5 દ્વારા ઉપયોગમાં લેવાયેલ છે અને R સાથે સંકળાયેલ સીલીંગ વૅલ્યુ T2 છે તો તે કાર્યની પ્રાધાન્યતા કે જે રિસોર્સ પ્રાપ્ત કરે છે તે હાયેસ્ટ લોકર પ્રોટોકોલની જેમ વધતી નથી તેના બદલે તે સમાન પ્રાધાન્યતા સાથે ચાલુ રહે છે પરંતુ તે પછી એક ઓરેટિંગ સિસ્ટમ વેરિયેબલ છે જેનું મૂલ્ય બે બને છે જ્યારે કોઈપણ કાર્ય કે જે રિસોર્સ પ્રાપ્ત કરે છે પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલ અને પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ વચ્ચેનો તફાવત એ છે કે પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલ એ લોભી અભિગમ છે જ્યારે પણ કોઈ કાર્યને રિસોર્સની જરૂર પડે અને જો એ રિસોર્સ ફ્રી હોય તો તે રિસોર્સ મેળવે છે પરંતુ પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલમાં જો રિસોર્સ ઉપલબ્ધ હોય તો પછી કાર્ય જે એક્સિક્યૂટ કરે છે એ રિસોર્સ માટે વિનંતી કરે તો કેટલાક સંજોગોમાં તે ન પણ મેળવી શકે તેથી કહી શકાય કે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ એ લોભી અભિગમ નથી પરંતુ એનાથી વિરુદ્ધ પ્રાયોરિટી ઇન્હેરિટન્સ પ્રોટોકોલ એ લોભી અભિગમ છે વર્તમાન સિસ્ટમ સીલીંગ એ ઓપરેટિંગ સિસ્ટમ વેરિયેબલ છે અને જ્યારે પણ કોઈ કાર્ય કોઈ રિસોર્સ પ્રાપ્ત કરે છે ત્યારે કાર્યની પ્રાધાન્યતા વધતી નથી અને તેના બદલે ફક્ત વર્તમાન સિસ્ટમની સીલીંગ જે રિસોર્સ ઉપયોગ કરવામાં આવ્યો છે એની મહત્તમ સીલીંગ વેલ્યુ એને મળે છે જો CRi એ રિસોર્સનો સમૂહ છે જેનો ઉપયોગ હાલમાં થઈ રહ્યો છે પછી CRi ની સીલીંગ મહત્તમ છે તે CSC બને છે જો ત્યાં બે રિસોર્સ છે ચાલો CR 1 અને CR2 કહીએ CR1 ની સીલીંગ વૅલ્યુ 5 છે અને CR2 ની સીલીંગ વૅલ્યુ 2 છે અને 2 એક ઉચ્ચ અગ્રતા છે જો બંને રિસોર્સનો ઉપયોગ થાય છે તો CSC 2 પર સેટ કરવામાં આવશે સિસ્ટમની શરૂઆતમાં CSC 0 થી ઇનિશલાઇજ઼ કરવામાં આવે છે સીલીંગ પ્રોટોકોલ હેઠળ થતાં રિસોર્સ વહેંચણીની ચર્ચા કરવામાં આવશે ત્યાં ખરેખર બે નિયમો છે પ્રથમ નિયમ લાગુ પડે છે જ્યારે કોઈ કાર્ય રિસોર્સની વિનંતી કરે છે અને તેને રિસોર્સ રિકવેસ્ટ નિયમ તરીકે ઓળખવામાં આવે છે બીજા નિયમને રિસોર્સ રિલીસ નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે કાર્ય કોઈ રિસોર્સને મુક્ત કરે છે ત્યારે આ નિયમ લાગુ પડે છે રિસોર્સ રિકવેસ્ટ નિયમમાં ત્યાં બે ક્લૉજ઼ છે પ્રથમ રિસોર્સ ગ્રાન્ટ ક્લૉજ઼ છે જ્યાં કોઈ કાર્યને રિસોર્સ આપવામાં આવે છે અને બીજો એ ઇન્હેરિટન્સ ક્લૉજ઼ તરીકે કહેવામાં આવે છે જે ત્યારે લાગુ પડે છે જ્યારે કાર્યને રિક્વેસ્ટ કરેલો રિસોર્સ મળતો નથી પરંતુ તે બ્લોક થાય છે રિસોર્સ ગ્રાન્ટ ક્લૉજ઼માં એકવાર કાર્યને રિસોર્સ મળે તે પછી વર્તમાન સિસ્ટમની સીલીંગ ને એને મળેલા રિસોર્સની સીલીંગ સાથે ચેક કરવામાં આવે છે અને જો સીલીંગ વર્તમાન સિસ્ટમની સીલીંગ કરતા વધારે હોય તો વર્તમાન સિસ્ટમ સીલીંગ રિસોર્સ પર સેટ કરવામાં આવે છે અને જ્યાં સુધી તેની પ્રાધાન્યતા CSC કરતા વધારે ન થાય ત્યાં સુધી કાર્યને રિસોર્સને લોક કરવાની મંજૂરી નથી રિસોર્સ ગ્રાન્ટ ક્લૉજ઼માં કાર્યની અગ્રતા વર્તમાન સિસ્ટમની સીલીંગ સાથે તપાસવામાં આવે છે અને જો તેની પ્રાધાન્યતા વર્તમાન સિસ્ટમની સીલીંગ કરતા વધારે હોય તો તેને રિસોર્સને આપવામાં આવે છે અને વર્તમાન સિસ્ટમની સીલીંગની કિંમત જેને રિસોર્સ આપવામાં આવ્યું હતું એની સીલીંગ વેલ્યુ બરાબર કરવામાં આવે છે અહીં રિસોર્સ ગ્રાન્ટ ક્લૉજ઼નો સારાંશ આપતા જ્યારે કોઈ કાર્ય રિસોર્સની વિનંતી કરે છે ત્યારે પ્રથમ તેની પ્રાયોરિટીની વર્તમાન સિસ્ટમની સીલીંગ સાથે સરખામણી કરવામાં આવે છે અને જો તેની પ્રાયોરિટી વર્તમાન સિસ્ટમની સીલીંગ કરતા વધારે હોય તો તેને રિસોર્સ આપવામાં આવે છે અને CSC મૂલ્ય રિસોર્સની સીલીંગ પ્રાયોરિટી બરાબર સેટ કરેલું છે પરંતુ જો રિકવેસ્ટ કરતા કાર્યની રિસોર્સ પ્રાયોરિટી CSC કરતા ઓછી હોય તો તેને રિસોર્સ આપવામાં આવતો નથી અને તે બ્લોક થાય છે રિસોર્સ ગ્રાન્ટ ક્લૉજ઼ માં બે ક્લૉજ઼ છે પ્રથમ તો જો કાર્યની પ્રાયોરિટી સીલીંગ પ્રાયોરિટી કરતા વધારે હોય તો તેને રિસોર્સ આપવામાં આવે છે અને વર્તમાન સિસ્ટમની સીલીંગ રિસોર્સની સીલીંગ બરાબર બને છે પરંતુ જો તેની પ્રાયોરિટી વર્તમાન સિસ્ટમ સીલીંગ કરતા વધારે ન હોય પરંતુ જો તે કોઈ રિસોર્સ ધરાવે છે જેની સીલીંગ CSC સમાન હોય તો પણ તેને CR એકસેસ કરવાની પરમિશન આપવામાં આવે છે નહીં તો તેને રિસોર્સ એકસેસ કરવાની પરમિશન આપવામાં આવતી નથી અને તે બ્લોક થાય છે જેવું કાર્યને ક્રિટિકલ રિસોર્સ આપવામાં આવે છે ત્યારે વર્તમાન સિસ્ટમની સીલીંગ એ રિસોર્સની સીલીંગની સમાન બનાવવામાં આવે છે જે ફક્ત ત્યારે જ કરવામાં આવે છે જો રિસોર્સની સીલીંગ વર્તમાન સિસ્ટમ સીલીંગ કરતા વધારે હોય ઇન્હેરિટન્સ ક્લૉજ઼માં જો કોઈ કાર્યને બ્લોક કરવામાં આવે એટલે કે તેને રિસોર્સ ગ્રાન્ટ ન કરવામાં આવે તો તે રિસોર્સ ધરાવતું કાર્ય બ્લોક રિસોર્સની પ્રાધાન્યતાને વારસામાં લે છે હાયેસ્ટ લોકર પ્રોટોકોલથી વિપરિત કોઈ કાર્ય કે જેણે રિસોર્સ રાખ્યું છે તે તેની પ્રાધાન્યતાને બદલતું નથી પરંતુ જ્યારે કોઈ કાર્ય રિસોર્સ માટે થાય છે ત્યારે તે કાર્યની અગ્રતાને વારસામાં લે છે રિસોર્સ રિલીસના નિયમમાં જે રિસોર્સ ગ્રાન્ટના નિયમથી વિરુદ્ધ છે જેવું કોઈ કાર્ય રિસોર્સને મુક્ત કરે છે CSCને ફરીથી તે બધા કાર્યોની સાથે તપાસ કરવામાં આવે છે જે તમામ રિસોર્સના ઉપયોગ હેઠળ છે અને સીલીંગ ને એના મહત્તમ પર સેટ કરેલ છે પરંતુ જો વર્તમાન સિસ્ટમની સીલીંગ વર્તમાન રિસોર્સની સીલીંગ જેટલી જ છે જે રિલીસ થાય છે તો પછી CSC યથાવત રહે છે ઉપરોક્ત સારાંશ વર્તમાન સિસ્ટમ સીલીંગ આપણે જાણીએ છીએ કે તે ઉપયોગમાં લેવાતા રિસોર્સની મહત્તમ સીલીંગ છે અને જો કોઈ રિસોર્સ પાછો આવે છે જે CSCની બરાબર છે તો પછી બધા રિસોર્સ તપાસવામાં આવે છે તેમની સીલીંગ મૂલ્યો પ્રાપ્ત થાય છે અને તે સીલીંગની મહત્તમ મૂલ્ય CSCને સોંપેલ છે પરંતુ જો વર્તમાન રિસોર્સનું સીલીંગ મૂલ્ય CSC કરતા ઓછું હોય તો પછી CSC યથાવત રહે છે અને T1 ની અગ્રતા પણ અપડેટ કરવામાં આવે છે જો તેણે કોઈ રિસોર્સ રિલીસ કર્યું છે તો પછી તે રિસોર્સ પર બ્લોક કરાયેલ કોઈપણ કાર્યને અગ્રતા વારસામાં મળી હશે આવા કિસ્સામાં કાર્યોની પ્રાધાન્યતાને મૂળ અગ્રતામાં પાછા ફેરવવામાં આવે છે સીલીંગ પ્રોટોકોલનું કાર્ય કેટલાક ઉદાહરણો સાથે નીચે મુજબ છે ક્રિટિકલ રિસોર્સ ત્રણ કાર્ય T1T2 અને T3 દ્વારા ઉપયોગ કરવામાં આવે છે અને T1ની પ્રાધાન્યતા 10 T2 ની અગ્રતા 2 અને T3ની અગ્રતા 5 છે અને ત્રણ કાર્યો CR1 નો ઉપયોગ કરી શકે છે CR1 સાથે સંકળાયેલ સીલીંગ પ્રાયોરિટી 10 છે એમ ધારીને કે વિન્ડો આધારિત સિસ્ટમની સૌથી વધુ અગ્રતા 10 છે વર્તમાન સિસ્ટમની શરૂઆત માટે સીલીંગ 0 પર સેટ કરેલી છે અને એમ ધારીને T3 CR1 ને લોક કરે છે હાયેસ્ટ લોકર પ્રોટોકોલની જેમ T3 ની પ્રાધાન્યતા બદલાતી નથી તે ઉચ્ચ અગ્રતા સાથે ચાલુ રહે છે પરંતુ તે પછી વર્તમાન સિસ્ટમ સીલિંગ CR1 ની સીલીંગ પ્રાયોરિટી સમાન છે જે 10 ની બરાબર છે CSC મૂલ્ય ફક્ત વધે છે ચાલો માની લઈએ કે આગલી વખતે બીજું કોઈ કાર્ય કોઈ રિસોર્સ માટે વિનંતી કરે છે આ કાર્ય T2 છે જેની પ્રાધાન્યતા 2 છે અને તેણે રિસોર્સ પ્રાપ્ત કર્યું છે વર્તમાન સિસ્ટમની સીલીંગ 10 પર સેટ છે અને ચાલો આપણે કહીએ કે ત્યાં કાર્ય T3 છે જે T2 ની પ્રાધાન્યતા તરીકે ચલાવવામાં આવે છે તે બદલાતું નથી તે અગ્રતા સ્તર 2 પર કાર્ય કરવાનું ચાલુ રાખે છે અને ચાલો આપણે કહીએ કે કાર્ય T3 જેની અગ્રતા 5 છે એ એક્સિક્યૂટ કરે છે થોડા સમય પછી તે T2 ની વિનંતી કરે છે અને આ કેસમાં ઇન્હેરિટન્સ ક્લૉજ઼ લાગુ થશે અને T2 ની પ્રાધાન્યતા 5 થઈ જશેજેવું એ રિસોર્સને રિલીસ કરે છે રિલીસ ક્લૉજ઼ લાગુ થશે અને તે તેની પ્રાચીન અગ્રતા 2 પર પાછું આવી જશે વર્તમાન સિસ્ટમ સીલીંગ હજી 10 છે કારણ કે T3 હજી સીઆર નો ઉપયોગ કરે છે રિસોર્સની સીલીંગ વર્તમાન સિસ્ટમ સીલીંગ ને સોંપેલ છે ચાલો આપણે કહી શકીએ કે T 4 એ એક બીજું કાર્ય છે જેને અલગ રિસોર્સ CR2 ની જરૂર છે તેને આ રિસોર્સને લોક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં કારણ કે T4 ની પ્રાધાન્યતા CSC સાથે સરખામણી કરવામાં આવશે જે 10 છે જો કે T4 ની પ્રાધાન્યતા 6 છે જે T3 કરતા વધારે છે પરંતુ તે પછી તે રિસોર્સની વિનંતી કરી રહ્યું છે જે નિષ્ક્રિય છે CR2 ને આપવામાં આવશે નહીં કારણ કે અગ્રતા ગ્રાન્ટ ક્લબમાં T4 ની પ્રાધાન્યતાને વર્તમાન સિસ્ટમ સીલીંગ સાથે સરખાવી શકાય છે અને વર્તમાન સિસ્ટમની સીલીંગ T4 કરતાં વધુ હોવાથી T4ને રિસોર્સ ને લોક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલમાં જ્યારે કોઈ કાર્યને રિસોર્સ આપવામાં આવે છે ત્યારે તેની પ્રાથમિકતા ખરેખર બદલાતી નથી અને ફક્ત વર્તમાન સિસ્ટમની સીલીંગ હાયેસ્ટ લોકર પ્રોટોકોલથી વિપરિત બદલાય છે અને કાર્ય તેની પોતાની અગ્રતા પર એક્સિક્યૂટ કરવાનું ચાલુ રાખે છે અન્ય કાર્યો કે જેને રિસોર્સની જરૂર નથી તે બ્લોક થતા નથી હાયેસ્ટલોકર પ્રોટોકોલથી વિપરીત કોઈ કાર્ય દ્વારા બ્લોક કરવામાં આવ્યા હતા કારણ કે નીચા પ્રાધાન્યતા કાર્યએ રિસોર્સ પ્રાપ્ત કર્યું છે આ થતું નથી અને આપણે ઇન્હેરિટન્સને લગતા ઇન્વર્શ઼ન તરીકે બોલાવ્યા છે ઇન્હેરિટન્સને લગતા ઇન્વર્શ઼ન તે અર્થમાં અહીં બનતું નથી કારણ કે કાર્ય કોઈ રિસોર્સ પ્રાપ્ત કરે છે તેનું અગ્રતા મૂલ્ય બદલાતું નથી જ્યારે અન્ય ક્રિયાઓ રાબેતા મુજબ એક્સિક્યૂટ કરવામાં આવે છે અને ઇન્હેરિટન્સસંબંધિત કોઈ બ્લોક થતું નથી કાર્યની પ્રાધાન્યતા ત્યારે જ બદલાય છે જ્યારે અન્ય કાર્ય રિસોર્સ માટે વિનંતી કરે છે કે જે તે ધરાવે છે ઇન્હેરિટન્સ ક્લૉજ઼ લાગુ થઈ જાય છે અને કાર્યની અગ્રતા વધે છે જો પ્રાયોરિટી સીલીંગના પ્રોટોકોલનું વિશ્લેષણ કરવામાં આવે તો તે અવલોકન કરી શકાય છે કે તે ડેડલોક્સચેઇન બ્લૉકિંગઅનબાઉન્ડ પ્રાયોરિટી ઇન્વર્શ઼નને અટકાવે છે અને ઇન્હેરિટન્સ સંબંધિત ઇન્વર્શ઼નને પણ મર્યાદિત કરે છે ઇન્હેરિટન્સ સંબંધિત ઇન્વર્શ઼ન એ હાયેસ્ટ લોકર પ્રોટોકોલ સાથેની મોટી સમસ્યા છે અને તે આ પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ દ્વારા મોટા પ્રમાણમાં ઘટાડવામાં આવે છે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલ એ હાયેસ્ટ લોકર પ્રોટોકોલ કરતા થોડો વધુ જટિલ પ્રોટોકોલ છે પરંતુ હજી પણ તેનો ઉપયોગ ઘણા કાર્યક્રમોમાં થાય છે પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલમાં જે વિવિધ પ્રકારનાં પ્રાયોરિટી ઇન્વર્શ઼ન થઈ શકે છે તે ત્રણ પ્રકારનાં છે નામ ડાયરેક્ટ ઇન્વર્શ઼ન ઇન્હેરિટન્સ સંબંધિત ઇન્વર્શ઼ન અને અવોઇડન્સ સંબંધિત ઇન્વર્શ઼ન ડાયરેક્ટ ઇન્વર્શ઼ન સરળ છે જ્યાં નીચી અગ્રતા કાર્ય રિસોર્સ ધરાવે છે અને ઉચ્ચ અગ્રતા કાર્યને ત્યાં સુધી રાહ જોવી પડે છે કે જ્યાં સુધી નીચા પ્રાધાન્યતા કાર્ય રિસોર્સને રિલીસ ન કરે ડાયરેક્ટ ઇન્વર્શ઼નમાં નીચા પ્રાધાન્યતા કાર્ય રિસોર્સ ધરાવે છે જ્યારે ઉચ્ચ અગ્રતા કાર્ય એ રાહ જોવી પડે છે એક ઉચ્ચ પ્રાધાન્યતા કાર્ય કે જેને રિસોર્સની આવશ્યકતા છે ત્યાં સુધી રાહ જોવી પડશે જ્યાં સુધી નીચી અગ્રતા કાર્ય રિસોર્સના તેના ઉપયોગને પૂર્ણ કરે અને તેને રિલીસ ન કરે ધારો કે ત્યાં 6 કાર્યો છે અને દરેક કાર્ય ને ક્રિટિકલ રિસોર્સની જરૂરિયાત છે અને તે સમયગાળા જેમના માટે તેને જરૂર છે એ ઉપરોક્ત ટાસ્ક ગ્રાફમાં રજૂ કરવામાં આવી છે T1 અને T2 ને R1 ની જરૂર છે T1 ને 5 એકમો માટે જરૂર છે T2 ને 2 યુનિટ્સની જરૂર છે T2 અને T6 ને R3 ની જરૂર છે અને T1 અને T4 ને R2 ના અનુક્રમે 1 અને 5 એકમ ની જરૂર છે એમ ધારીને કે ક્રિયાઓ તેમની અગ્રતાના મૂલ્યોની દ્રષ્ટિએ શોર્ટેડ કરવામાં આવી છે જે T1 એ સૌથી વધુ પ્રાધાન્યતા છે અને T6 એ સૌથી નીચી અગ્રતા છે અને ડાયરેક્ટ ઇન્વર્શ઼ન જે થઈ શકે છે T2 R1 ધરાવે છે T1 ઉચ્ચ પ્રાધાન્યતા હોવા છતાં રાહ જોવી પડશે અને T1એ બે ડ્યૂરેશન માટે વેઈટ કરવી પડશે R1અને T2 ના આધારે એ જ રીતે T2 ને 8 ના ડ્યૂરેશન માટે T6 અને રિસોર્સ R3ના આધારે ડાયરેક્ટ ઇન્વર્શ઼નમાથી પસાર થવું પડશે એ જ રીતે સૌથી ખરાબ કેસમાં T1એ 5 યુનિટના ડાયરેક્ટ ઇન્વર્શ઼નમાથી પસાર થવું પડશે T4 ના આધારે ડાયરેક્ટ ઇન્વર્શ઼ન એ ઉચ્ચ અગ્રતા કાર્ય છે ડાયરેક્ટ ઇન્વર્શ઼નમાથી પસાર થાય છે જે નિમ્ન અગ્રતા કાર્ય જે રિસોર્સ ધરાવે છે એના આધારે આપણે અહીં રોકાઈ જઈશું અને આપણે બીજા પ્રવચનોમાં પ્રાયોરિટી સીલીંગ પ્રોટોકોલમાં આવી શકે તેવા અન્ય પ્રકારનાં ઇન્વર્શ઼ન જોઈશું